હલ્લો અને પાછા સ્વાગત છે અમારા અગાઉના વિડિઓમાં અમે સેલ સાયકલ વિશે વાત કરી હતી અને અમે સેલ વિભાગ માટે પોતાને તૈયાર કરવામાં કેટલો સમય વિતાવે છે તે વિશે વાત કરી હતી આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સેલ ડિવીઝન વિશે અને બે જુદા જુદા પ્રકારના સેલ ડિવિઝન છે અને એક છે મિટોસિસ અને બીજો છે મેયોસિસ અથવા કેટલાક લોકો તેને માયોસિસ કહે છે તો ચાલો હું આપણા પોતાના મૂળ વિશે વાત કરીને પ્રારંભ કરું હવે તમે જોશો અને આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણા જીવનની શરૂઆત જાતીય પ્રજનનની પ્રક્રિયા દ્વારા કરીએ છીએ જેમાં ઇંડાનું ગર્ભાધાન થાય છે જેને તમે શુક્રાણુ કોષો દ્વારા અંડકોષ તરીકે પણ ઓળખાવો છો અને ગર્ભાધાન પછી જ ઝાયગોટ ની રચના થાય છે હવે આપણે બધા આપણા જીવનની શરૂઆત એક કોષીય ઝાયગોટ તરીકે કરીએ છીએ જે પછીના નવ મહિનાના સમયગાળા દરમિયાન બહુવિધ ડુપ્લિકેશન્સ અને વિભાગોમાંથી પસાર થાય છે અને સંપૂર્ણ જન્મેલા બાળકને જન્મ આપે છે પછી છેવટે આપણે સંપૂર્ણ પુખ્ત વયના તરીકે વિકાસ પામીએ છીએ હવે રસપ્રદ બાબત એ છે કે આપણે બધા આપણા જીવનની શરૂઆત એક જ કોષ તરીકે કરીએ છીએ પરંતુ અંતે આપણે આપણા શરીરમાં અબજોથી વધુ કોષો સાથે એક સંપૂર્ણ વ્યક્તિ બની જઈએ છીએ હવે તે કેવી રીતે શક્ય છે હવે તે પ્રક્રિયા કે જેના દ્વારા એક પુત્રી કોષ એક કોષ બે સમાન ડૉટર સેલ્સને જન્મ આપે છે તે પ્રક્રિયાને તમે મિટોસિસ કહો છો અને આપણે આજે આ વિશે અભ્યાસ કરીશું અને બીજો એક મેયોસિસની પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયામાં મેયોસિસની પ્રક્રિયામાં જે માત્ર પ્રજનન અંગોમાં જ થાય છે પ્રજનન અંગોમાં રહેલા કોષો મૂળભૂત રીતે રિડક્શન વિભાગમાંથી પસાર થાય છે અને તે પ્રજનન અંગોને જન્મ આપે છે એટલે કે શુક્રાણુ અને ઓવાની રચના જેમાં રંગસૂત્રોની અડધી સંખ્યા હોય છે અમે એક અલગ વિડિઓમાં મેયોસિસ વિશે વાત કરીશું આજે આપણે મિટોસિસની વાત કરીએ હવે મિટોસિસનું શું મહત્વ છે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે તેમ તે માત્ર સજીવના વિકાસમાં જ મદદ કરે છે તેવું નથી અહીં મેં મનુષ્યોનું ઉદાહરણ લીધું છે પરંતુ આ જ બાબત અન્ય લગભગ તમામ યુકેરીયોટિક સજીવોને પણ લાગુ પડે છે પછી આપણે એ પણ શોધી કાઢીએ છીએ કે જો સમારકામની જરૂર હોય ઉદાહરણ તરીકે જો તમે તમારી જાતને ઇજા પહોંચાડી હોય અને તમારી ચામડી પર કોઈ ઘા હોય જેને સમારકામ કરવાની જરૂર હોય તો તમને જે મળે છે તે થોડા દિવસો પછી છે ઘાને સમારકામ કરવામાં આવે છે અને તાજી ત્વચા ફરીથી દેખાય છે હવે મિટોસિસને કારણે આ પ્રકારની રિપેરિંગ મિકેનિઝમ શક્ય છે એ જ રીતે જો તમે આપણા નિયમિત ઘરના કેટલાક પ્રાણીઓ ઉદાહરણ તરીકે ગરોળીને જોશો તો તમે જોશો કે તેઓ સરળતાથી તેમની કપાયેલી પૂંછડીઓને ફરીથી ઉગાડે છે અને તે શક્ય છે કારણ કે પૂંછડીમાંના કોષો કોષ વિભાજનની ઝડપી પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તે ફરીથી મિટોસિસ ની પ્રક્રિયા દ્વારા થાય છે તેથી મિટોસિસ એ મૂળભૂત રીતે કોષ વિભાજન છે જે શરીરના ક્ષતિગ્રસ્ત ભાગોને સુધારવામાં અને શરીરના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કોશિકા વિભાજનમાં મિટોસિસ અને મેયોસિસ વચ્ચેનો તફાવત એ છે કે મિટોસિસ હંમેશા સમાન સંખ્યામાં રંગસૂત્રો ધરાવતા સમાન ડૉટર સેલ્સને જન્મ આપે છે દાખલા તરીકે મનુષ્યમાં આપણે બધા જાણીએ છીએ કે આપણામાં ત્રેવીસ જોડી રંગસૂત્રો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણામાં ૪૬ રંગસૂત્રો છે તેથી મિટોસિસમાં મિટોસિસના દરેક રાઉન્ડના અંત સુધીમાં તમારી પાસે બે ડૉટર સેલ્સ હશે જેમાંથી દરેકમાં ચાલીસ રંગસૂત્રો હશે તેથી મિટોસિસ સામાન્ય રીતે આપણા શરીરના સોમેટિક કોષોમાં જોવા મળે છે જે કોષો ખરેખર પ્રજનનની પ્રક્રિયામાં સામેલ નથી અને નીચલા યુકેરીયોટ્સમાં મિટોસિસ પણ અજાતીય પ્રજનનની પ્રક્રિયા માટે જવાબદાર છે તેનાથી વિપરીત મેયોસિસ અલગ છે મેયોસિસ એ ફરીથી કોષ વિભાજનનું એક સ્વરૂપ છે પરંતુ તેને રિડક્શન ડિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રક્રિયામાં જ્યારે કોષ મેયોસિસમાંથી પસાર થાય છે ત્યારે શું થાય છે કે તે લૈંગિક કોષોને જન્મ આપે છે જેને અડધી સંખ્યામાં રંગસૂત્રોવાળા બીજકોષો તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી જો અંડાશયનો સૂક્ષ્મજંતુ કોષ શરૂ થઈ રહ્યો હોય તો તે રચાસ રંગસૂત્રોથી શરૂ થશે પરંતુ મેયોસિસના અંત પછી અડધી સંખ્યામાં રંગસૂત્રો સાથે ઇંડાના કોષને જન્મ આપશે તેથી આ મિટોસિસ અને મેયોસિસ વચ્ચેનો તફાવત છે અને જ્યારે આપણે મેયોસિસ વિશે વાત કરીશું ત્યારે હું એ વાત પર પણ ભાર મૂકીશ કે તે માત્ર જાતીય પ્રજનનમાં જ નહીં પરંતુ વિવિધતાઓ પ્રેરિત કરવામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને જ્યારે આપણે બીજા વિડિઓમાં મેયોસિસ વિશે વાત કરીશું ત્યારે અમે તેની પાસે આવીશું તો ચાલો આપણે મિટોસિસ પર પાછા આવીએ અને હું મિટોસિસની વાસ્તવિક પ્રક્રિયામાં ઝંપલાવું તે પહેલાં આપણા રંગસૂત્રો કેવી રીતે ગોઠવાયેલા છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી આનુવંશિક સામગ્રી ડીએનએમાં એન્કોડ થયેલી હોય છે પરંતુ પછી એક જ સ્ટ્રાન્ડ સિંગલ સ્ટ્રેચ ડીએનએ ખૂબ જ લાંબો હોય છે અને તે હિસ્ટોન્સ તરીકે ઓળખાતા પ્રોટીનના સેટની આસપાસ બહુવિધ ફોલ્ડિંગ અને રેપિંગ્સ દ્વારા પેકેજ થાય છે તેથી તમારી પાસે ડીએનએ છે જે આ હિસ્ટોન્સની આસપાસ લપેટાય છે જેને ક્રોમેટીન કહેવામાં આવે છે હવે દરેક ક્રોમેટીન ખૂબ જ સઘન માળખું રચવા માટે વધુ વળાંક અને વળાંક લે છે અને તેને જ તમે રંગસૂત્ર કહો છો હવે સામાન્ય રીતે જે કોષ ઇન્ટરફેઝ અને ડીએનએ સંશ્લેષણમાંથી પસાર થઈ રહ્યું છે તેમાં ક્રોમેટિન પ્રમાણમાં ઢીલી રીતે ગોઠવાયેલું હોય છે પરંતુ તે કોશિકા વિભાજનમાંથી પસાર થવા માટે તૈયાર થાય તે પહેલાં જ ક્રોમેટિન ક્રોમોઝોમમાં સંક્ષેપિત થાય છે હવે ત્યાં બે શબ્દો છે જે હંમેશાં મૂંઝવણભર્યા હોય છે તેથી મને તે સ્પષ્ટ કરવા દો તેથી દરેક રંગસૂત્ર એ કન્ડેન્સ્ડ ક્રોમેટીન ના સમૂહ સિવાય બીજું કશું જ નથી અને રંગસૂત્ર ડીએનએ પ્રતિકૃતિમાંથી પસાર થયા પછી જે સામાન્ય રીતે કોશિકા ચક્રના S તબક્કા દરમિયાન થાય છે દરેક રંગસૂત્ર પોતાની એક નકલને જમણી બાજુ જન્મ આપે છે કારણ કે તે ડીએનએ ડુપ્લિકેશન અથવા ડીએનએ નકલનો હેતુ છે તેથી હવે આ ડુપ્લિકેટ કોપી પિતૃ રંગસૂત્રો સાથે કેન્દ્રીય માળખા દ્વારા પણ જોડવામાં આવે છે જેને સેન્ટ્રોમેર કહેવામાં આવે છે અને આ દરેકને સિસ્ટર ક્રોમેટિડ્સ કહેવામાં આવે છે તેથી આ બહેન ક્રોમેટિડ્સ એસ ફેઝમાં ડીએનએ નકલની પ્રક્રિયા પછી સમાન ડુપ્લિકેટ ડીએનએ સિવાય બીજું કશું જ નથી અને તે હજી પણ કેન્દ્રીય બિંદુએ જોડાયેલા રહે છે જેને સેન્ટ્રોમેર કહેવામાં આવે છે હવે સેન્ટ્રોમેર પણ પ્રોટીનના ચોક્કસ વર્ગથી ઘેરાયેલું છે જેને સેન્ટ્રોમેરની આસપાસ આ પ્રભામંડળ તરીકે દર્શાવવામાં આવે છે જેને તમે કિનેટોકોર કહો છો હવે હું થોડી વાર પછી આ વાત પર આવીશ પરંતુ હાલ પૂરતું એટલું યાદ રાખજો કે તે સામાન્ય રીતે સેન્ટ્રોમેરની આસપાસ હોય છે અને તે પ્રોટીન સંકુલ છે જે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોને ખૂબ જ મહત્વપૂર્ણ માળખા સાથે જોડવામાં મદદ કરે છે જેને સ્પિન્ડલ ફાઇબર્સ કહેવામાં આવે છે હવે આ સ્પિન્ડલ રેસાઓ શું છે સ્પિન્ડલ રેસાઓ મૂળભૂત રીતે માળખાનો સમૂહ છે જે કેન્દ્રવર્તી તરીકે ઓળખાતા માળખા દ્વારા રચાય છે હવે પ્રાણી કોશિકાઓના કિસ્સામાં તમે જે શોધી કાઢો છો તે દરેક કોષ તેના એક ધ્રુવીય છેડા પર આ માળખું કેન્દ્રીકૃત તરીકે ઓળખાય છે જે ખરેખર સેન્ટ્રિઓલ્સથી બનેલું છે હવે આ સેન્ટ્રિઓલ્સ એવા માળખાં છે જે એકબીજાને લંબરૂપ મૂકવામાં આવે છે અને આ કેન્દ્રસૂત્રમાંથી જ તમે સૂક્ષ્મકણોનું વિસ્તરણ કરવાનું શરૂ કરો છો યાદ રાખો જ્યારે આપણે કોષની રચના વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે માઇક્રોટ્યુબ્યુલ્સ વિશે વાત કરી હતી તેથી આ દરેક વિસ્તૃત માળખું આપે છે જેને માઇક્રોટ્યુબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે જે બાદમાં સ્પિન્ડલ આકારની રચના કરે છે અથવા આ માઇક્રોટ્યુબ્યુલ રેસાઓનું પાંજરું જેવું માળખું રચે છે અને હું આ તરફ પાછો આવીશ જ્યારે આપણે રંગસૂત્રો ખરેખર કેવી રીતે અલગ થાય છે તે વિશે વાત કરીશું તેથી પ્રાણીઓના કોષોમાં સેન્ટ્રિઓલ્સ હોય છે છોડમાં તે હોતું નથી પરંતુ તેનો અર્થ એ નથી કે છોડના કોષો સ્પિન્ડલ બનાવતા નથી તેઓ હજુ પણ સ્પિન્ડલની રચના કરે છે જે માઇક્રોટ્યુબ્યુલ્સનું બનેલું હોય છે અને તે કેટલાક માઇક્રોટ્યુબ્યુલ્સ ફિલામેન્ટ્સ જે પરમાણુ પરબિડીયાની બહાર વિસ્તરે છે અને કેટલાક તંતુઓ જે આચ્છાદન તરીકે ઓળખાતા માળખામાંથી ઉદ્ભવે છે તેના બદલે કોર્ટિકલ એક્ટિન પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર અને તેની આસપાસના વિસ્તારની રચના કરે છે તેથી આ નલીકાઓ જે કરે છે તે એ છે કે તેઓ મૂળભૂત રીતે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન સેન્ટ્રોસોમ પ્રથમ નકલ કરે છે અને તેમાંથી એક જાય છે અને કોષના બીજા છેડા પર કબજો કરે છે અને પછી એકવાર તે કોષના બીજા છેડા સુધી વ્યવસ્થિત થઈ જાય છે પછી તેઓ તંતુઓ અથવા માઇક્રોટ્યુબ્યુલ્સ પણ બનાવે છે આ સેન્ટ્રોસોમ માઇક્રોટ્યુબ્યુલ્સ પણ બનાવે છે અને તેઓ પાંજરું અથવા જાળી કાર્ય બનાવે છે હું કહીશ કે સૂક્ષ્મ નલીકાના તંતુઓની જાળી કાર્ય જેવું પાંજરું અને જ્યારે આપણે રંગસૂત્રો કેવી રીતે અલગ થાય છે તે વિશે વાત કરીશું ત્યારે આપણે આ તરફ પાછા આવીશું તો હું ઇચ્છું છું કે તમે બે બાબતો ધ્યાનમાં રાખો એક ઇન્ટરફેઝ પછી અથવા ઇન્ટરફેઝની પ્રક્રિયા દરમિયાન ત્યાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જે ડીએનએ નકલની પ્રક્રિયા છે અને એકવાર ડીએનએ નકલ થાય છે અને એકવાર ડીએનએ નકલ થાય છે રંગસૂત્રો પોતાને નકલ કરે છે અને ડુપ્લિકેટ રંગસૂત્રને સેન્ટ્રોમેર તરીકે ઓળખાતા કેન્દ્ર બિંદુ દ્વારા પ્રથમ રંગસૂત્ર સાથે જોડવામાં આવે છે અને આમાંના દરેક રંગસૂત્રોને બહેન ક્રોમેટિડ્સ તરીકે ઓળખવામાં આવે છે સેન્ટ્રોમેર પણ પ્રોટીનના વાદળથી ઘેરાયેલું હોય છે તે પ્રોટીનના કોટ જેવું હોય છે જેને કિનેટોકોર કહેવામાં આવે છે અને જ્યારે રંગસૂત્રને સ્પિન્ડલ રેસાઓ સાથે જોડવાનું હોય ત્યારે આ કિનેટોચોર ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્પિન્ડલ રેસાઓ કેવી રીતે બને છે પ્રાણીઓના કોષોમાં તેઓ સેન્ટ્રિઓલ્સની હાજરીને કારણે બનાવવામાં આવે છે અને તે સેન્ટ્રોસોમ નામના માળખામાં ગોઠવાયેલા હોય છે તેથી આ સ્પિન્ડલ રેસાઓ કે જે માઇક્રોટ્યુબ્યુલ્સથી બનેલા હોય છે તે પાંજરા જેવા માળખાની જેમ કોશિકાના એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી વિસ્તરે છે અને જ્યારે આપણે ખરેખર રંગસૂત્રોના વિભાજન તરફ જોતા હોઈશું ત્યારે આપણે આ તરફ પાછા આવીશું તો મિટોસિસ એટલે શું મેં કહ્યું તેમ આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક કોષ બે ચોક્કસ ડૉટર સેલ્સને જન્મ આપે છે તે કોષની ચોક્કસ સંખ્યાના રંગસૂત્રો સાથે પોતાની જાતને નકલ કરવાની પ્રક્રિયા છે અને તે વૃદ્ધિ અને સમારકામ માટે મહત્વપૂર્ણ છે તમે જે નોંધ્યું છે તે એ છે કે તે સમાન સંખ્યામાં રંગસૂત્રોવાળા ડૉટર સેલ્સને જન્મ આપે છે આમ જો એક કોષની શરૂઆત 46 રંગસૂત્રોથી થાય તો દરેક પુત્રી કોષમાં 40 રંગસૂત્રો હોય છે તેથી જ્યારે આપણે કોષ ચક્ર તરફ પાછા ફરીએ છીએ ત્યારે મેં તમને કહ્યું હતું કે મોટાભાગનો સમય ઇન્ટરફેઝમાં એક કોષ અસ્તિત્વ ધરાવે છે અને ઇન્ટરફેઝનું ખૂબ જ મહત્વ છે કારણ કે તે આ તબક્કા દરમિયાન છે કે કોષ કદમાં વધે છે તેના અંગોની નકલ કરે છે તે તેના ડીએનએની નકલ પણ કરે છે જે એસ તબક્કા દરમિયાન થાય છે અને પછી જી 2 તબક્કા દરમિયાન કોષ ખાતરી કરે છે કે ડીએનએ બરાબર નકલ કરવામાં આવી છે ડીએનએ પ્રતિકૃતિમાં કોઈ ભૂલ નથી જો ડીએનએ નકલમાં કોઈ ભૂલો હોય તો ડીએનએ રિપેરિંગની પ્રક્રિયા થશે કોષ એ પણ સુનિશ્ચિત કરશે કે ત્યાં પૂરતા પ્રમાણમાં હિસ્ટોન પ્રોટીન છે જે કોષ વિભાજનની પ્રક્રિયા માટે ઉપલબ્ધ છે તેથી જી2 તબક્કાના અંત સુધીમાં કોષ ખરેખર મિટોસિસની પ્રક્રિયામાં પ્રવેશે તે પહેલાં જે પાઇ ચાર્ટના આ ભાગમાં હોય છે કોષ ખાતરી કરે છે કે સમગ્ર મશીનરી તૈયાર છે અને મિટોસિસની વાસ્તવિક પ્રક્રિયા માટે પોતાને પ્રતિબદ્ધ કરવા તૈયાર છે તેથી મિટોસિસ શું છે અને તે કેવી રીતે વિભાજિત છે મિટોસિસ ઇન્ટરફેઝ પછી તરત જ અનુસરે છે જો બધી પ્રક્રિયાઓ ચકાસવામાં આવી હોય અને કોષને ખાતરી થાય છે કે બધું જ મિટોસિસની પ્રક્રિયામાંથી પસાર થવા માટે છે મિટોસિસને ચાર મુખ્ય તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે પ્રોફેઝ મેં તમને કહ્યું તેમ તેનો અર્થ પહેલાં થાય છે તેથી તમે આને પ્રથમ પગલા તરીકે લઈ શકો છો પ્રોપેઝ મેટાફેઝ એનાફેઝ અને ટેલોફાસ તો ચાલો હું તમને એક આકૃતિમાં બતાવું કે તે કેવી રીતે થાય છે તો પ્રોફેઝમાં શું થાય છે હવે ઇન્ટરફેઝ સમાપ્ત થઈ ગયું છે ડીએનએ પોતે ડુપ્લિકેટ થઈ ગયું છે ત્યાં પૂરતા હિસ્ટોન પ્રોટીન ઉપલબ્ધ છે અને હવે ન્યુક્લિયસ વિભાજિત થવા માટે તૈયાર છે તેથી પહેલા પગલામાં શું થાય છે તે એ છે કે મેં કહ્યું તેમ સેન્ટ્રોસોમ પહેલેથી જ ડુપ્લિકેટ થઈ ગયું છે અને બીજું કેન્દ્રબિંદુ કોષના બીજા ધ્રુવ પર ગયું છે તમે એ પણ જોશો કે ક્રોમેટિન બરાબર આ એક ડુપ્લિકેટ ડીએનએ છે પોતાને વધુ સારી રીતે સંગઠિત માળખામાં સંક્ષેપિત કરવાનું શરૂ કરે છે જેને તમે રંગસૂત્રો તરીકે ઓળખાવો છો અને તમે જોશો કે દરેક રંગસૂત્ર હવે બે બહેન ક્રોમેટિડ્સ ધરાવે છે જે સેન્ટ્રોમેર પર એક સાથે રાખવામાં આવે છે ઉપરાંત પ્રોપેઝ દરમિયાન તમે જોશો કે ડુપ્લિકેટ સેન્ટ્રોમેર સ્પિન્ડલ ફાઇબરની રચના કરવાનું શરૂ કરે છે જે આ માઇક્રોટ્યુબ્યુલ ફિલામેન્ટ્સની મદદથી થાય છે જે એક છેડેથી બીજા છેડા સુધી વિસ્તરે છે તે જ સમયે પરમાણુ પરબીડિયું બરાબર અદૃશ્ય થવાનું શરૂ કરે છે ન્યુક્લિઓલસ પણ જે તે વિભાગ છે જ્યાં ન્યુક્લિયસ મોટા પ્રમાણમાં રિબોસોમ્સ તૈયાર કરે છે તે પણ અદૃશ્ય થઈ રહ્યું છે તેથી એવું લાગે છે કે પરમાણુ પરબીડિયું અદૃશ્ય થઈ જાય છે અને સમગ્ર સ્પિન્ડલ રચના સાયટોપ્લાસમ પરમાણુ મિશ્રણની અંદર થાય છે અને તમે જોશો કે રંગસૂત્રો સંક્ષેપિત થઈ ગયા છે અને હવે તે હવે પછીના પગલા માટે તૈયાર છે અને હવે પછીનું પગલું શું છે પછીના પગલામાં તમે જોશો કે રંગસૂત્રો સ્પિન્ડલમાં ગોઠવવાનું શરૂ કરે છે અને આ પ્રોફેઝ અને મેટાફેઝની વચ્ચે ક્યાંક થાય છે અને ત્યાં એક મધ્યસ્થી પગલું છે જેને પ્રો મેટાફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી પ્રો મેટાફેઝ તબક્કામાં શું થાય છે કે રંગસૂત્રોએ હવે પોતાને એવી રીતે ગોઠવવાનું શરૂ કર્યું છે કે તેઓ પોતાને જોડવાનું શરૂ કરે છે અને પોતાને સ્પિન્ડલ ફાઇબર્સ સાથે જોડે છે અને હવે તેઓ સ્પિન્ડલ રેસાઓ સાથે પોતાને કેવી રીતે જોડે છે મેં તમને કહ્યું તેમ તેઓ કિનેટોચોર તરીકે ઓળખાતા આ માળખા દ્વારા તે કરે છે તેથી આ કિનેટોકોર માળખું છે જેની સાથે રંગસૂત્રો હવે સ્પિન્ડલ ફાઇબર્સ સાથે પોતાને જોડશે હવે મેટાફેઝ દરમિયાન આ રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય સમતલ પર જ ગોઠવવાનું શરૂ કરે છે તેથી હું કહીશ કે તમને મેટાફેઝ યાદ છે કારણ કે તે એક બિંદુ છે જ્યાં રંગસૂત્ર કોષની મધ્યમાં મળવાનું શરૂ કરે છે મધ્ય માટે એમ તેથી તમે જોશો કે મેટાફેઝમાં કન્ડેન્સ્ડ ક્રોમોઝોમ્સ વિષુવવૃત્તીય સમતલ સાથે પોતાને ગોઠવવાનું શરૂ કરે છે અને હવે આ દરેક રંગસૂત્રો કિનેટોકોર દ્વારા સ્પિન્ડલ રેસાઓ સાથે જોડાયેલા છે એ પછી ત્રીજું પગથિયું આવે છે જે એનાફાસ છે હવે એનાફેઝ પર જ આ જોડાયેલા રંગસૂત્રો જે સ્પિન્ડલ નેટવર્ક પર બેઠા હોય છે અને તમારી પાસે વિષુવવૃત્તીય સમતલ પર રંગસૂત્રો બેઠેલા હોય છે હવે તમે જોવાનું શરૂ કરો છો કે આ સ્પિન્ડલ રેસાઓના સૂક્ષ્મકણો અલગ થવાનું શરૂ કરે છે તે લગભગ એક રસાકસી જેવું છે જે સ્પિન્ડલના બે છેડા વચ્ચે થઈ રહ્યું છે અને પરિણામે બહેન ક્રોમેટિડ્સ હવે અલગ થવા લાગે છે તેથી એક સેટ અહીં જાય છે આ સ્પિન્ડલ નેટવર્કના સંકોચનને કારણે બીજો સેટ બીજા છેડેથી અલગ થવાનું શરૂ કરે છે તેથી એનાફેઝમાં આ રંગસૂત્રો અથવા બહેન ક્રોમેટિડ્સનું વાસ્તવિક વિભાજન જે આ બધામાં જોડાયેલા હતા તે અલગ થવાનું શરૂ કરે છે અને પછી તમે ટેલોફેઝ પર આવો ત્યાં સુધીમાં રંગસૂત્રો છૂટા પડી જાય છે તે કોશિકાના બીજા બે છેડા સુધી પહોંચી જાય છે અને આ સમયે તમે પરમાણુ પરબિડીયા અને ન્યુક્લિઓલસનું ફરીથી દેખાવાનું પણ શરૂ કરો છો તેથી તમે પ્રોફેઝથી પ્રારંભ કરો છો જ્યાં એક કોષ માટે તમે જોશો કે પ્રથમ બીજા છેડે સેન્ટ્રિઓલ્સની હિલચાલ છે ત્યાં પરમાણુ પરબિડીયાનું અદૃશ્ય થઈ જાય છે રંગસૂત્રોનું ઘનીકરણ થાય છે અને સ્પિન્ડલ ફાઇબરની રચના થાય છે પ્રોફેઝ પછી પ્રોમેટાફેઝ આવે છે જેના પર આ રંગસૂત્રો સ્પિન્ડલ રેસાઓ સાથે જોડાવાનું શરૂ કરે છે અને કોષ મેટાફેઝ સુધી પહોંચે ત્યાં સુધીમાં આ તમામ રંગસૂત્રો વિષુવવૃત્તીય સમતલ સાથે ગોઠવાય છે અને તે બધા આ માળખા દ્વારા સ્પિન્ડલ ફાઇબર સાથે જોડાયેલા હોય છે જે કિનોચેટોરની મદદથી હોય છે ત્યાર બાદ એનાફેઝ આવે છે અને એનાફાસના તબક્કે સ્પિન્ડલ સંકોચાવા લાગે છે અને રંગસૂત્રો અલગ થવા લાગે છે તેથી તમે કહી શકો છો કે અલગ ફરતા રંગસૂત્રો માટે એ અને છેવટે તેના અંત સુધીમાં રંગસૂત્રો અન્ય બે છેડા સુધી પહોંચી ગયા છે અને પરિણામે તમે જોશો કે આ અલગ રંગસૂત્રો હવે નવા રચાયેલા પરમાણુ પરબિડીયામાં બંધ થવાનું શરૂ કરે છે તેથી ટેલોફેઝના અંત સુધીમાં જે થાય છે તે એ છે કે તમને લગભગ બે પુત્રી ન્યુક્લિયસ થાય છે અને આ બંને પુત્રી ન્યુક્લિયસમાં હવે સમાન માત્રામાં રંગસૂત્રો હોય છે અને રંગસૂત્રોએ હવે ક્રોમેટિનમાં રિવાઇન્ડ અને અનવાઇન્ડ કરવાનું શરૂ કર્યું છે સેલ ઓર્ગેનેલ્સ તે આ કાર્ટૂનમાં બતાવવામાં આવ્યું નથી પરંતુ મિટોકોન્ડ્રિયા ગોલગી કોમ્પ્લેક્સ જેવા તમામ સેલ ઓર્ગેનેલ્સ પણ સમાનરૂપે વિતરિત થાય છે સેન્ટ્રિઓલ્સનો એક સેટ એક તરફ જાય છે પછી સેન્ટ્રિઓલનો બીજો સેટ બીજી તરફ જાય છે અને હવે તમારી પાસે એક કોષ છે જે બે ન્યુક્લિયસ અથવા બે પુત્રી ન્યુક્લિયસ ધરાવે છે અને હવે કોષને ખરેખર વિભાજિત કરવાની જરૂર છે હવે આ ટેગ જ્યાં એકવાર પુત્રી ન્યુક્લિયસની રચના થઈ જાય પછી કોષ ખરેખર કેન્દ્ર જમણી બાજુએ સંકોચન શરૂ કરે છે અને આ સંકોચન થાય છે પ્લાઝ્મા મેમ્બ્રેનની પ્રવાહી પ્રકૃતિને કારણે આને તમે ક્લીવેજ ફર્લો તરીકે પણ કહો છો તમે જોશો કે એકવાર પુત્રી ન્યુક્લિયસ અન્ય બે છેડા સુધી પહોંચી જાય પછી ત્યાં ક્લીવેજ ફર્લોની રચના થાય છે સાયટોપ્લાસમ વિભાજિત થાય છે અને પછી કોષ બે ડૉટર સેલ્સમાં વિભાજિત થાય છે આ પ્રક્રિયા જ્યાં સાયટોપ્લાસમ પણ વિભાજિત થાય છે જેને તમે સાયટોકિન્સિસ કહો છો તેથી કોષ વિભાજન મૂળભૂત રીતે બે વસ્તુઓનું બનેલું છે તેમાં માઇટોટિક ફેઝ અને સાયટોકિન્સિસનો સમાવેશ થાય છે હવે મિટોસિસ એ બીજું કશું જ નહીં પણ એક તબક્કો પણ છે જેને આપણે કેરિઓકિનેસિસ પણ કહીએ છીએ ખરું ને અને તે મિટોસિસમાં છે કે ડીએનએ અલગ થાય છે અને બે પુત્રી ન્યુક્લિયસ રચાય છે અને એકવાર બે પુત્રી ન્યુક્લિયસની રચના થાય છે ત્યારે સાયટોપ્લાસમ વિભાજિત થાય છે અને તે સાયટોકિન્સિસ તરફ દોરી જાય છે હવે જ્યારે છોડના કોષોની વાત આવે છે ત્યારે એક સમસ્યા થાય છે કારણ કે છોડના કોષો પણ આ કઠોર માળખાથી ઘેરાયેલા હોય છે જેને આપણે કોષની દિવાલ કહીએ છીએ તેથી પ્લાઝ્મા મેમ્બ્રેન ઉપરાંત છોડના કોષોમાં શું થાય છે તે એ છે કે તેમાં આ બાહ્ય આવરણ સેલ્યુલોઝથી બનેલું હોય છે જેને તમે કોષની દિવાલ કહો છો તેથી છોડના કોષ માટે આ ક્લીવેજ ફર્લોમાંથી પસાર થવું સરળ નથી તેના બદલે છોડના કોષોના કિસ્સામાં જે થાય છે તે એકવાર પુત્રી ન્યુક્લીયસ અલગ થઈ જાય છે અને કોષની મધ્યમાં જ ખેંચાય છે ત્યાં એક નવી કોષની દિવાલ માટે એક નવો પાયો નાખવામાં આવે છે જેને સેલ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ સેલ પ્લેટ સેલ પ્લેટના ઘટકો ગોલ્ગી જેવા વિવિધ અંગો અને છોડના કોષની અંદર જોવા મળતી વેસિકલ્સમાંથી આવે છે તેથી છોડના કોષોના કિસ્સામાં તમે પ્રાણીઓના કોષોમાં જુઓ છો તેમ તમે શાસ્ત્રીય સાયટોકિન્સિસ જોતા નથી તેના બદલે તમે જે જુઓ છો તે એ છે કે એકવાર પુત્રી ન્યુક્લિયસ અલગ થઈ જાય છે ત્યાં કોષની મધ્યમાં સેલ પ્લેટની રચના થાય છે અને પછી સેલ પ્લેટ એવી રીતે વધવા માંડે છે કે તે મૂળભૂત રીતે આ દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે અને જેમ જેમ તે વધતી જાય છે તેમ તેમ તે મૂળ કોષની કોશિકાની દિવાલને મળે છે અને દસ તમને બે ડૉટર સેલ્સ હોય છે ફરીથી દરેક પુત્રી કોષમાં સમાન સંખ્યામાં રંગસૂત્રો હોય છે જેમ કે તે પિતૃ કોષમાં જે શરૂ થયું હતું તેથી આજે આપણે જે અભ્યાસ કર્યો છે તે આજે આપણે જે નિરીક્ષણ કર્યું છે તે એ છે કે મિટોસિસ એ કોષ વિભાજનનું તે સ્વરૂપ છે જે કોષની વૃદ્ધિ અને કોષના સમારકામમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કોષવિભાજનના આ સ્વરૂપમાં રંગસૂત્રોની સંખ્યા જે ડૉટર સેલ્સને આપવામાં આવે છે તે સમાન રહે છે આમ જો તમે માનવીના કિસ્સામાં અને આપણા દૈહિક કોષોમાં ૪૬ રંગસૂત્રોથી શરૂઆત કરો તો પુત્રી કોશિકાઓમાં પણ ૪૬ રંગસૂત્રો હશે અને મિટોસિસમાં રહેલા કોષો ચાર જુદા જુદા તબક્કાઓ છે પ્રોફેઝ મેટાફેઝ એનાફેઝ અને ટેલોફાસ અને તે રંગસૂત્રોને સમાનરૂપે અલગ કરવા સક્ષમ છે તેનું કારણ એ છે કે રંગસૂત્રો વિષુવવૃત્તીય સપાટી પર સંરેખિત થાય છે અને તેનું કારણ એ છે કે રંગસૂત્રો કિનેટોકોરની મદદથી સ્પિન્ડલ તંતુઓ સાથે જોડાઈ શકે છે અને પછી સ્પિન્ડલ ફાઇબરના બે છેડા વચ્ચે ખેંચતાણ થાય છે પરિણામે ક્રોમોઝોમ અલગ થવા લાગે છે અને બહેન ક્રોમેટિડ્સ બે બાજુએ ખસી જાય છે અને પછી પુત્રી ન્યુક્લિયસની રચના થાય છે અને ત્યારબાદ પુત્રી ન્યુક્લિયસની રચના થાય છે અને ત્યારબાદ સાયટોપ્લાસમ વિભાજિત થાય છે ત્યારે સાઇટોકિન્સિસની પ્રક્રિયા થાય છે જ્યારે છોડના કિસ્સામાં તમે સેલ પ્લેટની રચના કરી શકો છો તેથી જો જે લોકોને અમુક એનિમેશન જોવામાં રસ હોય જે આ આખી વાતને વધુ સારી રીતે સમજાવી શકે તો હું તમને યુટ્યુબ પર આ વિડિઓ જોવાની સલાહ આપીશ અને ગ્લેન વોલ્કેનફેલ્ડનું એક ખૂબ જ સરસ મજાનું રેપ ગીત પણ છે તો હું તમને તે જોવા માટે પણ આમંત્રણ આપીશ આભાર અને હું તમને પછીથી બીજા વિડિઓમાં મળીશું આપણે મેયોસિસ વિશે વાત કરીશું